અહીંના વિશ્વવિદ્યાલયોમાં કામ કરનારા લોકોને એક દુવિધા હંમેશા રહે છે કે શું એમણે તેમના આવિષ્કાર અથવા ટેકનોલોજીને પ્રકાશિત કરવું જોઈએ કે તેનું પેટન્ટ મેળવવું જોઈએ પ્રકાશન અને પેટન્ટ વચ્ચેનો આ વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે વિશ્વવિદ્યાલયના સંશોધક કે પ્રાધ્યાપકનું કામ પહેલા પ્રકાશિત થવું જોઈએ કે પહેલા પેટન્ટ થવું જોઈએ એનો નિર્ણય લેવા માટે ઘણી યુક્તિઓ ધ્યાનમાં રાખવી પડે પ્રકાશન કરવું કે પેટન્ટ કરવું એના નિર્ણયનો સાક્ષાત્કાર જો મોડેથી થાય તો તેના પરિણામ વિનાશક હોઈ શકે છે હવે આપણી પાસે ઇમ્પિરિયલ કોલેજ લન્ડન ના પ્રાધ્યાપક રોબર્ટ પરનેઝકી નું ઉદાહરણ છે 2010માં પ્રોફેસર પરનેઝકી એ સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ માંથી પ્રોટીનને અળગું કર્યું જેને અલ્ઝાઇમર Alzheimer's રોગના બાયોમાર્કર તરીકે ઉપયોગમાં લઈ શકાય હવે આ રોગનું નિદાન વધારે ચોકસાઈથી કરી શકવામાં પહેલા કરતા ઘણો વધારે સુધાર કરી શકતું હતું પછી તેમણે તેમના ટી ટી ઓ એટલે કે ટેકનોલોજી ટ્રાન્સફર ઓફિસ નો સંપર્ક કર્યો ભારતમાં તેનું પર્યાય છે આઇ પી એમ સેલ અથવા એટલેઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી મેનેજમેન્ટ સેલ એ એક એવું કાર્યાલય છે જ્યાં વિશ્વવિદ્યાલયમાંથી ઉપજનારી બધી આઈ પી નું સંચાલન કરવામાં આવે છે આગળ તમને ટી ટી ઓ અથવા આઇ પી એમ સેલ કઈ રીતે સંચાલિત થાય છે તે વિષય પર વધારે વિસ્તૃત ચર્ચા મળશે જ્યારે તેઓ પોતાની શોધનું બજારી કરણ કરવાના હેતુથી ટી ટી ઓ પાસે ગયા તો તેમને આશ્ચર્ય થયું કે ટી ટી ઓ એ તેમના સંશોધનમાં કોઈ રસ લીધો નહીં આનું કારણ હતું કે તેમણે પહેલાથી એક પ્રખ્યાત શૈક્ષણિક સામયિકમાં સંશોધનપત્ર પ્રકાશિત કરી દીધું હતું જેમાં તેમણે વિસ્તૃત રીતે જણાવી દીધું હતું કે આ સંશોધનમાંથી કયા પ્રકારનું પેટન્ટ મેળવી શકાય તેનાથી આ માહિતી અને શોધ બન્ને સાર્વજનિક થઈ ગયા અને તેથી તેનું પેટન્ટ મેળવવું શક્ય ન રહ્યું આવું ઘણા પ્રાધ્યાપકો સાથે થઈ શકે છે કે જે પોતાનું સંશોધન પ્રકાશિત કર્યા પછી તેનું પેટન્ટ મેળવવા માગતા હોય અને ત્યારે તેમને ખબર પડે કે એક વાર પ્રકાશિત થઈ ગયા પછી પેટન્ટ મેળવવાની પરવાનગી પેટન્ટનું કાનૂન આપતું નથી તો પ્રકાશનમાં ખરાબ શું છે પેટન્ટના કાનૂન પ્રમાણે પ્રકાશન કોઈપણ આવિષ્કારની નવીનતા છીનવી લે છે તેથી કોઈ પહેલા પ્રકાશન કરીને પછી પેટન્ટ ન મેળવી શકે જેની વિશે આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ પેટન્ટનું કાનૂન આવિષ્કારની પ્રાથમિકતાને સંરક્ષણ આપે છે તે એવી વ્યક્તિને સંરક્ષણ આપે છે જેણે આવિષ્કાર કરેલો હોય એ શરતે કે તે વ્યક્તિ પેટન્ટ કાર્યાલય નો સંપર્ક કરીને અરજી દર્જ કરે આ પ્રકારે પેટન્ટ કાર્યાલય માં અરજી દર્જ કરવી પોતાના આવિષ્કારમને સુરક્ષિત કરવાનો રસ્તો છે જો સંશોધનનું કોઈ પણ પ્રકારનો અનાવરણ થઈ જાય પછી પ્રાધ્યાપક દ્વારા પોતે પણ કેમ ના હોય તેનાથી આવિષ્કારની નવીનતા નીકળી જાય છે તેથી ભલે કોઈ વ્યક્તિએ શોધ્યુ હોય કે સમૂહે જ્યાં સુધી આવિષ્કારનું રક્ષણ પેટન્ટની અરજી દર્જ કરીને નથી થતું ત્યાં સુધી આવિષ્કાર વિશેની કોઈ પ્રકારની માહિતી બહાર પડવી ન જોઈએ જરૂરી નથી કે પેટન્ટ માન્ય થાય જ પણ અરજી કરવાથી કમ સે કમ આવિષ્કારની પ્રાથમિકતા અને નવીનતા જળવાઈ રહે હવે ભારતમાં એક જાતની જોગવાઇ છે જે ગ્રેસ પિરિયડ આપે છે ગ્રેસ પિરિયડ માં તમે અનાવરણ કરી શકો છો એ શરતે કે એ સંરક્ષિત અનાવરણ હોય કાનૂન દ્વારા એક પ્રકારના અનાવરણનું સંરક્ષણ કરવામાં આવે છે જે આપણે આગળ જોઈશું જો તમારું અનાવરણ પેટન્ટ એક્ટ હેઠળ આપેલું સંરક્ષિત અનાવરણ હોય તો તમે તેના પછી 12 મહિનાની અંદર પેટન્ટની અરજી કરી શકો છો આને કહેવાય ગ્રેસ પિરિયડ હવે ગ્રેસ પિરિયડ વાપરવો કે નહીં તે વિશ્વવિદ્યાલય અને પ્રાધ્યાપક નો સ્વૈચ્છિક નિર્ણય હોય છે કોઈ વ્યક્તિએ વિકસાવેલી ટેકનોલોજી ને લગતી કોઈપણ માહિતીનું પ્રકાશન તે માહિતીને સાર્વજનિક કરી દે છે અને એક વાર તે સાર્વજનિક થઈ જાય પછી પેટન્ટ કાર્યાલય તેને શોધીને તે જ વ્યક્તિ ની વિરુદ્ધ વાપરે છે જો તે વ્યક્તિ પહેલા પેટન્ટની અરજી કરીને તે માહિતીનું સંરક્ષણ નથી કરી લેતી તો તે સિવાય પહેલા પેટન્ટની અરજી ન કરીને તેને પ્રકાશિત કરવાથી એવું પણ બને કે બીજા લોકો તેની પર પેટન્ટ મેળવી લે પેટન્ટનું શ્રેય એ જ વ્યક્તિને મળે જે પેટન્ટની અરજી દાખલ કરે અને આનાથી બજારીકરણની પ્રક્રિયામાં પણ વિઘ્ન આવી શકે છે કારણકે જો તમારે તમારી ટેકનોલોજીનું બજારીકરણ કરવું હોય પણ તે ટેકનોલોજી પેટન્ટની અરજી કરીને કોઈ બીજા સંશોધક કે બીજા સમૂહના નામ નીચે સંરક્ષિત થઈ ગઈ હોય ભલે એ પેટન્ટ ની અરજી તમારા આવિષ્કારના ઘણા અવકાશ પછી કરેલી હોય તો પણ જ્યારે પેટન્ટ પ્રદાન થાય ત્યારે પેટન્ટનો અધિકારી તે આવિષ્કારનું સર્જન કરનાર વ્યક્તિને પણ રોકી શકે આવું એટલા માટે શક્ય છે કે પેટન્ટનું કાનૂન 'પહેલી અરજી પહેલો હક' ના નિયમ પર ચાલે છે અને આજ મુદ્દા પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ ભારતમાં તથા અન્ય જગ્યાઓ પર પણ આ જ નિયમ માનવામાં આવે છે જેણે આવિષ્કાર પહેલા કર્યો હોય એનો પહેલો હક માનવામાં નથી આવતો તેથી જે વ્યક્તિ પોતાના આવિષ્કારનું સંરક્ષણ કરવા માગતી હોય તે પેટન્ટ કાર્યાલયનો પહેલા સંપર્ક કરે હવે પેટન્ટની અરજી દર્જ થતાં પહેલા ડિસ્ક્લોઝર અર્થાત અનાવરણ ન થાય તેનું ધ્યાન રાખવા માટે અમુક યુક્તિઓ ઉપલબ્ધ છે સૌપ્રથમ તમે પ્રોવિઝનલ અર્થાત તાત્પૂરતા પેટન્ટની અરજી કરી શકો છો જે પૂર્ણ હોવા છતાં ડિસ્ક્લોઝર પહેલા તૈયાર કદાચ ન પણ થાય આ ઘણા પ્રાધ્યાપકો ના કિસ્સામાં જોવા મળે છે જ્યારે તેમણે કોઈ કોન્ફરન્સમાં પ્રસ્તુતિ કરવાની હોય ત્યારે તે લોકો શીઘ્ર ટેકનોલોજી ટ્રાન્સફર ઓફિસ નો સંપર્ક કરી કોન્ફરન્સમાં ડિસ્ક્લોઝર થતા પહેલા પ્રોવિઝનલ અરજી કરી દે છે બીજી યુક્તિ છે નૉન ડિસ્ક્લોઝર કરાર અથવા એન ડી એ વાપરવા જે સીમિત ડિસ્ક્લોઝર ને સંરક્ષણ આપે છે હવે જાહેરમાં કરેલા ડિસ્ક્લોઝર ને એન ડી એ સંરક્ષણ નથી આપતું પણ જો તમારે ટેકનોલોજીના ભાગીદારને અથવા બજારીકરણ માટેના ભાગીદારને અથવા તે ઉદ્યોગના ક્ષેત્રમાંની કોઈ વ્યક્તિ ને કોઈ માહિતી આપવી હોય ત્યારે એન ડી એ સીમિત ડિસ્ક્લોઝર હેઠળ તમને સંરક્ષણ આપે છે આનો ઉચિત રસ્તો છે તે ત્રીજા પક્ષ સમક્ષ આવિષ્કારનું ડિસ્ક્લોઝર કરતા પહેલા ટેકનોલોજી ટ્રાન્સફર ઓફિસ અથવા આઇ પી એમ સેલ નો સંપર્ક કરવો ટી ટી ઓ અથવા આઇ પી એમ સેલ એની ચોકસાઈ રાખશે કે ડિસ્ક્લોઝર થતા પહેલા આવિષ્કાર કરનાર વ્યક્તિના હકોનું સંરક્ષણ થયેલું હોય હવે એવી પરિસ્થિતિ જોઈએ જ્યાં વધારાનું ફંડિંગ મેળવવા માટે ત્રીજા પક્ષ સમક્ષ ડિસ્ક્લોઝર કરવું જરૂરી હોય આનો ઉપાય છે એ પ્રકારનું સીમિત ડિસ્ક્લોઝર કરવું જેમાં તમે ટેકનોલોજીમાં શું એવું છે જે કામ કરી શકે એની માહિતી આપો પણ ટેકનોલોજી તે કામ કઈ રીતે કરશે તેની માહિતી ન આપો આ પ્રમાણે મોટી મોટી માહિતી આપીને સીમિત ડિસ્ક્લોઝર કરી શકાય જે સ્ટ્રેટેજિક ડિસ્ક્લોઝર તરીકે કામ કરે અર્થાત શું કહેવું અને શું ન કહેવું તેનું ચાતુર્ય રાખીને કરવામાં આવેલું ડિસ્ક્લોઝર ત જ્યારે જોઇન્ટ વેન્ચર અગ્રીમેન્ટ કરવાનું હોય અથવા ભાગીદારને ફંડિંગ કરવા વિશ્વવિદ્યાલય તરફ આકર્ષવું હોય હવે આઇ પી એમ સેલ અથવા ટી ટી ઓ સામે એક મોટો પડકાર હોય છે જે છે વિશ્વવિદ્યાલયમાં પ્રાધ્યાપકો અને સંશોધકોમાં આ વિષય ને લગતી જાગરૂકતા ઉભી કરવી આ એક લાંબી પ્રક્રિયા છે જેને ઘણો સમય લાગી શકે કારણકે આજની હકીકત છે 'પબ્લીશ ઑર પેરિશ' અર્થાત પ્રકાશિત થાઓ અથવા નાશ પામો આ વાતાવરણને લીધે પ્રકાશનને શૈક્ષણિક વિશ્વનું સૌથી મહત્વપૂર્ણ પાસું માની લેવામાં આવ્યું છે જેથી પ્રાધ્યાપકો એ વસ્તુ વિશે બેધ્યાન થઈ જાય છે કે પ્રકાશિત થતા પહેલા આવિષ્કારનુ સંરક્ષણ મેળવવાના ઘણા રસ્તા છે આ ઉપરાંત વિવિધ પ્રકારના ઉત્તેજન પ્રકાશન ને વધારે આપવામાં આવે છે જો કોઈ વ્યક્તિનું પ્રમોશન દ્વારા ઊંચા હોદ્દા પર પહોંચવાનું ઉદ્દેશ હોય તો ત્યાં પેટન્ટ કરતા પ્રકાશન વધારે મહત્વપૂર્ણ રહેશે તેમ છતાં હાલમાં યુ જી સી ના નિયમોમાં પેટન્ટને થોડી ઘણી માન્યતા આપવાનું શરૂ થયું છે આપણે ઉપર ઉલ્લેખ કર્યો કે ભારતમાં ગ્રેસ પિરિયડ ઉપલબ્ધ છે અમુક ચોક્કસ પરિસ્થિતિઓમાં જ્યારે વ્યક્તિને ડિસ્ક્લોઝર કરવું પડે છે ત્યાર પછી ગ્રેસ પિરિયડ હેઠળ તે વ્યક્તિને પેટન્ટની અરજી કરવા માટે 12 મહિનાની અવધિ મળે છે હવે જોઈએ કે પેટન્ટ ઍક્ટ ની કલમ 31 શું કહે છે તે કહે છે કે વ્યક્તિ માટે ડિસ્ક્લોઝર કરવું ત્યારે સંભવ છે જ્યારે ડિસ્ક્લોઝર એક પત્ર ના રૂપમાં હોય જેમાં આવિષ્કારનું વર્ણન હોય અને જે આવિષ્કાર કરનાર વ્યક્તિ દ્વારા એક વિદ્વાન સમાજ સામે વાંચવામાં આવ્યું હોય આ છે સંરક્ષિત ડિસ્ક્લોઝર નો પહેલો પ્રકાર ડિસ્ક્લોઝર એટલે આવિષ્કારનું વર્ણન જે એક પત્ર અથવા સંશોધનપત્રના રૂપમાં આવિષ્કાર કરનાર વ્યક્તિ એક વિદ્વાન સમાજ સામે વાંચે છે જે સમાજ એટલે એક કોન્ફરન્સ હોઈ શકે અને આ કોન્ફરન્સ એટલે શું તેનો વિષય સરકાર દ્વારા સૂચિત કરેલો હોવો જોઈએ અથવા આ સમાજની સાથે કરેલા વ્યવહાર અંતર્ગત સંશોધનનું પ્રકાશન વ્યક્તિની સંમતિ સાથે થયેલું હોવું જોઈએ એટલે જો આ સવિદ્વાન સમાજ કોઈ રિવ્યૂડ સમૂહ અથવા સામયીક ના રૂપમાં હોય અને તે પ્રમાણે સંશોધન એ વ્યક્તિ ની સંમતિ સાથે રિવ્યૂડ સામયિકમાં પ્રકાશિત થાય તો તેને વિદ્વાન સમાજ સાથે કરેલો વહેવાર ગણવામાં આવે એટલે આ બે પરિસ્થિતિમાં સંશોધનપત્ર ના વાંચન અથવા પ્રકાશનની તારીખ અર્થાત ડિસ્ક્લોઝર ની તારીખ ના 12 મહિનાની અંદર પેટન્ટની અરજી કરવામાં આવે તો તે સુરક્ષિત અવકાશ માં થાય આ પ્રકારે ગ્રેસ પિરિયડ ફક્ત આ બે પરિસ્થિતિમાં જ લાગુ થાય જ્યાં સંશોધન કાર્યને એક વિદ્વાન સમાજ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યું હોય અથવા કોઈ સામયિકમાં પ્રકાશિત કરવામાં આવ્યું હોય આ પ્રાવધાન ને લઈને થોડી અવઢવ છે કારણકે સરકાર કયા પ્રકારના સમૂહને વિદ્વાન સમાજ તરીકે ઓળખે છે તે સ્પષ્ટ નથી તેથી હજુ એક જાહેરનામું ઉમેરવાની જરૂર છે આ ઉપરાંત પેટન્ટ કાર્યાલય દ્વારા પણ એ સ્પષ્ટ કરવામાં નથી આવ્યું કે વિદ્વાન સમાજ સાથેનો વ્યવહાર એટલે નક્કી શું તો હવે શું કરવાની આવશ્યકતા છે સૌથી મહત્વપૂર્ણ વાત છે કે વિશ્વવિદ્યાલયમાં કામ કરી રહ્યા સંશોધક અથવા પ્રાધ્યાપકો દ્વારા એ નિર્ણય લેવામાં આવે કે પ્રકાશન કરવું કે પેટન્ટ મેળવવું આ નિર્ણય લેતી વખતે અમુક પાસાઓનું ધ્યાન રાખવું પડશે જેમ કે બજારીકરણમાં લાગનારો સમય તથા પેટન્ટ કરાવવા માટે જરૂરી સાધનો સરેરાશ ફક્ત 10 પેટન્ટ ને જ બજારમાં સફળતા પ્રાપ્ત થાય છે આનો અર્થ થાય કે દર્જ થનારા પેટન્ટ માંથી 90 નું બજારીકરણ નથી થતું અને સરેરાશ એક પેટન્ટ તેને મેળવવા માટેના ખર્ચ કરતા ઓછી આવક ઉભી કરે છે આ રીતે પેટન્ટ મેળવવાની પ્રક્રિયાનો ખર્ચ ભારતમાં જ લાખોમાં થઇ શકે છે આ ઉપરાંત જો પેટન્ટ ભારતની હકુમત સિવાય દુનિયામાં બીજી 10 હકુમતમાં સુરક્ષિત રાખવું હોય તો કાર્યાલયને ચૂકવવાનો શુલ્ક તથા પેટન્ટને અલગ અલગ હકુમતો માટે ડ્રાફ્ટ કરવાનો તથા ફોજદારી નો ખર્ચ કુલ બે કરોડ જેટલો થઈ શકે